સેવાઓની ગ્રાહક સહ નિર્માણ નમસ્તે હું IIT કાનપુરમાંથી જયંતા ચેટર્જી છું અને અમે આજના વિશ્વમાં સેવાઓના સંચાલનના સમકાલીન મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ કેવી રીતે સેવાનું તત્વજ્ઞાન સમગ્ર વ્યવસાયોને બદલી રહ્યું છે તે અમારા સમગ્ર સત્રો નો મુખ્ય વિષય હશે પરંતુ આ ચોક્કસ સત્રમાં અમે મૂલ્ય નિર્માણમાં આ ગ્રાહકનો ભાગ અથવા જેને અમે ગ્રાહક સહ નિર્માણ કહીએ છીએ તેના પર વધુ ઊંડું ધ્યાન કેન્દ્રિત કરીશું તેથી ભૂતકાળમાં કદાચ છેલ્લા 30 40 વર્ષથી માર્કેટિંગને એક ખ્યાલ તરીકે અથવા તો સંસ્થાકીય વ્યવસાયિક વ્યૂહરચનાઓ એક ખ્યાલ તરીકે ગણવા માં આવે છે આપણે જેના પર નિર્ભર છે તેને સેવા સંસ્થા કહીએ છીએ હું આ ક્ષણે સેવા સંસ્થાનો ઉપયોગ કરી રહ્યો છું પરંતુ ખરેખર બધી સંસ્થાઓએ ગ્રાહકોને અમુક પ્રકારના અવરોધ અથવા અમુક પ્રકારની જગ્યા એ અમુક અંશે ભૌતિક અથવા કાલ્પનિક રીતે જોયો છે અને તેથી સેવા સંસ્થા અને સેવા ઉપભોક્તાઓને અલગ કરવામાં આવ્યા અને જેને આપણે વ્યવસાયોનું બજાર કહીએ છીએ જ્યાં વિતરકોવેપારી માલ વગેરે વચ્ચે જ્યાં પ્ધત્તિ વધારનાર પ્ધત્તિ બનાવનાર અને તેથી વધુની વચ્ચે ગ્રાહકને માર્કેટિંગ કરવામાં આવે છે પરંતુ આ બે સંસ્થાઓ અલગ અલગ રહે છે અને બીજી બાજુ માર્કેટિંગ કરવામાં આવે છે આજે આ પ્રતિકૃતિ બદલાઈ રહી છે આ રેખાકૃતિ જે મેં અગાઉ એક વખત બતાવી છે પરંતુ આજે હું તેને વધુ વિગતવાર સમજાવવા જઈ રહ્યો છું અહીં જેમ તમે જુઓ છો કે તમારી પાસે હજી પણ આ સેવા સંસ્થા અને સેવા ઉપભોક્તા છે તેઓ આ તરફ છે પરંતુ અમે હવે સેવા કર્મચારીઓનો સમાવેશ કર્યો છે આ રેખાકૃતિમાં તમે જોશો કે સેવા કર્મચારીઓ લગભગ સેવા ગ્રાહકોથી અલગ થઈ ગયા છે તેથી તમારી પાસે કેટલીક વ્યાખ્યાયિત પ્રતિક્રિયા હતી પરંતુ તમે વાસ્તવમાં તે કર્મચારીની પાળીનો ભાગ નથી આ પરિસ્થિતિમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે સેવા સંસ્થા સેવા કર્મચારીઓ સેવા ઉપભોક્તા તેઓ અરસપરસ ત્રિકોણ બનાવે છે તેનો અર્થ એ છે કે સેવા ઉપભોક્તા સંપર્ક કરી શકે છે અને ઘણીવાર સેવા કર્મચારીઓ સાથે વાસ્તવમાં વૈકલ્પિક સ્થાનો બદલી શકે છે પરિણામે આજે આપણી પાસે આંતરિક માર્કેટિંગ અને બાહ્ય માર્કેટિંગ જેવી નવી પરિભાષાઓ છે હું હવે પ્રોફેસર સી પ્રહલાદ અને રામાસ્વામી લેન્ડ માર્ક વર્કથી પ્રેરિત આ આગળની સ્લાઈડ પર જઈશ કે આજના વિશ્વમાં મૂલ્ય કેવી રીતે સર્જાઈ રહ્યું છે તેથી આપણે હવે એવી દુનિયામાં નથી જ્યાં સંસ્થાઓ અને ઉપભોક્તાઓ અલગ છે પરંતુ તમે અહીં આ આકૃતિ માં જુઓ છો કે જે ટોચ પર છે જ્યાં જૂની દુનિયા દર્શાવવામાં આવી છે જ્યાં મધ્યમાં એક બાજુ પ્રતિક્રિયાની જગ્યા છે અમારી પાસે સપ્લાય ચેઇન અને ડિલિવરી ચેઇન સાથેનું સંગઠન છે અને બીજી બાજુ અમારી પાસે ગ્રાહકો છે હવે અહીં રેખાકૃતિ માં ફેરફાર થઈ રહ્યો છે તેથી અમારી પાસે અહીં સંસ્થા છે પેઢી છે અને અમે હવે સંસ્થાને એક માળખા તરીકે જોઈ રહ્યા છીએ તેથી અહીં પણ વિક્રેતા અને ખરીદનાર વચ્ચે સંબંધ નથી અમે સમગ્ર વિશ્વને એક માળખા તરીકે જોઈ રહ્યા છીએ અને અમે ગ્રાહકોને પણ માળખા તરીકે જોઈ રહ્યા છીએ કારણ કે હવે અમને સમજાયું છે અને જ્યારે પ્રોફેસર પ્રહલાદ અને રામાસ્વામીએ આ કામ કર્યું હતું ત્યારે મને લાગે છે કે કદાચ 10 12 વર્ષ પહેલાં તે સમયે આમાં ઘણું દૂરનું દૃશ્ય હતું પરંતુ આજે સોશિયલ મીડિયાના ઝડપી પ્રસાર સંચાર અને માહિતી ટેકનોલોજીની સર્વવ્યાપકતા સાથે આ એક સંપૂર્ણ વાસ્તવિકતા છે જો તમે કોઈ ચોક્કસસ્વસ્થ્ય સંભાળ કેન્દ્ર હોટેલ અથવા રેસ્ટોરન્ટની સેવાથી નાખુશ છો અથવા તમારી મોબાઈલ ફોન ની સેવા ઓ તમને પ્રેશુલ્ક દર સૂચિ ના સમજાવી ને સમસ્યા ઊભી કરે છે તમે ફેસ બુક પર અથવા બીજા જુદા જુદા પ્લેટફોર્મ પર તમારી ચિંતા નાખુશી વ્યક્ત કરશો અને ઘણી વખત તે ઝડપથી સમગ્ર વિશ્વમાં પણ ફેલાઈ જાય છે જેને આપણે કહીએ છીએ વાયરલ થઈ રહ્યું છે તેથી ગ્રાહક એક નેટવર્ક છે અને સંસ્થાઓ નેટવર્ક છે તેથી હવે કોઈ અવરોધ નથી હવે કહી શકાય કે હવે આ સીમા નિષ્ક્રિય થઈ ગઈ છે તે ગ્રાહક અને કંપનીની ક્રિયાપ્રતિક્રિયા છે જે હવે કોઈ અલગ જગ્યામાં થતી નથી અને બંને બાજુ થી પરવાનગી સાથે થાય છે તેથી ગ્રાહકો વિચારના તબક્કે પણ ઇનપુટ આપે છે અગાઉ અમે માર્કેટ રિસર્ચ કર્યું ગ્રાહક પાસેથી આઇડિયા લીધા અને તેને પાછા લાવ્યાં હવે ગ્રાહકો ઘણીવાર નવા ઉત્પાદન ના વિચાર નિર્માણમાં વાસ્તવિક સમયમાં ભાગ લે છે આપણે થોડી વાર પછી કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું તેથી પરંપરાગત માંથી સહ નિર્માણના મૂલ્ય ની આ નવી દુનિયાની વ્યવસ્થા મા જે રસ ધરાવે છે એ કૃપા કરીને વાંચો મને લાગે છે કે પ્રહલાદ અને રામાસ્વામીની મોટાભાગની કૃતિઓ મફત વાંચન માટે નેટ પર ઉપલબ્ધ છે આ નમૂનારૂપ પરિવર્તનને સમજવા માટે તેમનું કાર્ય વાંચો સહ નિર્માણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ખરેખર સમજે છે કે હવે સંબંધોને અલગ કરી શકાતા નથી અને સંબંધો વાસ્તવમાં જોડાયેલા છે તેથી જ કોના કેટલા જોડાણો છે કોના કેટલા અનુયાયીઓ છે અને તમે કેટલા લોકોને અનુસરી રહ્યા છો તેના પર ખૂબ ભાર મૂકવામાં આવે છે કારણ કે તે સોશિયલ મીડિયા દ્વારા સંચારની આ જબરદસ્ત શક્તિ બનાવે છે જે બ્રાન્ડનો અર્થ બદલી શકે છે અને સાથે તમારા માર્કેટિંગ સંદેશને પણ બદલી શકે છે હવે એવું નથી કે તમે બજાર માં સંશોધન કરો કેટલાક વિચારો સાથે આવોઅને એ વિચારો સાથે કામ કરો ઉત્પાદન બનાવી એનો પરિચય આપી થોડો પ્રતિસાદ મેળવો અને પછી ઉત્પાદન સાથે કામ કરો આખી વસ્તુ હવે લગભગ વાસ્તવિક સમય અને ગતિશીલ રીતે આગળ અને પાછળની આદર્શ પ્રક્રિયા તરીકે થાય છે તેથી લગભગ વાસ્તવિક સમયમાં આઈસ્ક્રીમ અથવા દહીં માટે નવા ફ્લેવર્સ રજૂ કરી શકાય છે કારણ કે તમે ગ્રાહકની પ્રતિક્રિયા સમજો છો તે તમારી પાસે સતત આવી રહી છે ગ્રાહકો ભાગ લે છે કે મેં આ કર્યું અને મેં આ આઈસ્ક્રીમને આ આઈસ્ક્રીમ સાથે મિક્સ કર્યો અને તે અદ્ભુત હતું અને એક નવો ફ્લેવર બનાવવામાં આવ્યો તેથી જોડાણ એ એક નવું ખૂબ જ લોકપ્રિય વિશ્વ છે અને તે સહ નિર્માણથી ઘણી શક્તિ મેળવે છે અને સહ નિર્માણ પણ એક શીખવાની પ્રક્રિયા છે વાસ્તવિક સમયના જોડાણમાં રહો સંસ્થાઓ અને ગ્રાહકો એકબીજા પાસેથી શીખી શકે છે તેથી હું નિક કોટ્સ ના 2009 ના આ ખાસ રસપ્રદ સંશોધન પેપરનો સંદર્ભ લઈશ સહ નિર્માણ મૂલ્યના નવા માર્ગો ઘણા ઉદાહરણો અને પ્રક્રિયાનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે અને સી કે પ્રહલાદ નું આ પુસ્તક કે જેનો હું ઉલ્લેખ કરું છું તેથી મુખ્ય હિલચાલ જે થઈ રહી છે તે કે નિષ્ક્રિય ખરીદદારોમાંથી ગ્રાહકો સક્રિય એજન્ટ બની રહ્યા છે તેના બદલે સંગઠનો ગ્રાહકોને સાંભળે છે અને પછી તેમનું પોતાનું અર્થઘટન કરે છે તમે હવે સતત સંવાદમાં છો ગ્રાહકો તેમાં ભાગીદાર છે અને એકબીજાના મુદ્દા લગભગ વાસ્તવિક સમયમાં સમજો છો અનુભવો વહેંચવાના હોય છે અને સંસ્થા અને ઉપભોક્તા વચ્ચે સતત જ્ઞાનનો પ્રવાહ હોવો જોઈએ અને નિષ્ણાતોના અર્થઘટન પર ઓછી નિર્ભરતા હોવી જોઈએ તેથી વિવિધ પ્રકારની મોટી માહિતી વિશ્લેષણાત્મક સાધનો સાથે બજાર સંશોધન ઘણી રીતે હવે નિષ્ણાતો પર ઓછુ નિર્ભર છે મેનેજરો માહિતી એકત્ર કરવાની માહિતીનું અર્થઘટન કરવાની અને જાણકાર પ્રતિસાદ આપવાની સિસ્ટમ દ્વારા ગ્રાહકોની જરૂરિયાતો અને અભિપ્રાયો અને પ્રતિક્રિયાઓને લગભગ વાસ્તવિક સમયમાં સમજી શકે છે તેથી પ્રહલાદે વાસ્તવમાં ડાર્ટ નામના આ રસપ્રદ ટૂંકાક્ષરને રૂપરેખાંકિત કર્યું છે જે મૂલ્યના સહ નિર્માણમાં સફળ ગ્રાહક સંડોવણી માટે પૂર્વશરત છે જેનો અર્થ ખર્ચ સંવાદ પ્રવેશ માર્ગ જોખમ સંચાલન અને પારદર્શિતા છે તેથી સંવાદ ખૂબ જ સ્પષ્ટ છે કે તમે ખરેખર હવે સંસ્થા અને ગ્રાહક વચ્ચે સ્ટોર ફોરવર્ડ મેસેજિંગ નથી કરી રહ્યા તેથી અમે અહીં બતાવ્યું છે કે તમે વચગાળા ના વાર્તાલાપ પર નિર્ભર નથી તમે લગભગ વાસ્તવિક સમયમાં વાર્તાલાપ જોઈ રહ્યા છો અને તેથી ગ્રાહકોને સાંભળવાથી લઈને અમે ગ્રાહકો સાથે સંવાદ તરફ આગળ વધી રહ્યા છીએ તેથી પહેલો મહત્વનો મુદ્દો છે જેને આપણે સંવાદ કહીએ છીએ અગાઉના ગ્રાહકોને સંસ્થા અને તે કર્મચારીઓ વચ્ચે શું ચાલી રહ્યું હતું તેનો ઍક્સેસ ન હતો હવે આ અવરોધ દૂર થઈ ગયો છે કર્મચારીઓ અને ગ્રાહકો સીધો સંવાદ કરી શકે છે જેમ કે મેનેજમેન્ટ સીધો સંવાદ કરી શકે છે તેથી જ્ઞાન કે જે અગાઉ ફક્ત સંસ્થામાં જ ઉપલબ્ધ હતું તે હવે ઘણી વખત ગ્રાહકની સમજણ અને અર્થઘટન અને ટિપ્પણીઓ માટે બહાર મૂકવામાં આવે છે તેથી માહિતી દ્વિપક્ષીય ઉપભોક્તા તેમજ સંગઠન અને અર્થઘટન માટે નિપુણતા અનુભવો શેર કરવા માટે નિપુણતા નવા દાખલાનું નિર્માણ એક મહત્વપૂર્ણ તત્વ છે રિસ્ક મેનેજમેન્ટનો અર્થ છે વધુ જ્ઞાન તરીકે વધુ આંતરિક માહિતી શેર કરવામાં આવશે ત્યાં જોખમની ભાવના હશે કે શું ગોપનીય મહત્વપૂર્ણ માહિતી બહાર આવશે કે કેમ પરંતુ અમને લાગે છે કે માહિતીની પારદર્શિતા અને વહેંચણી નિઃશંકપણે જોખમ વધારે છે પરંતુ તે જ સમયે ગ્રાહકોના મનમાં વધુ જવાબદારી લાવે છે તેથી ગ્રાહકો તેમની સેવા આપતી સંસ્થાઓની કાળજી રાખે છે અને તે મોટાભાગના કિસ્સાઓમાં ગોપનીય રીતે સ્વ વ્યવસ્થાપન છે અમારો સમગ્ર અનુભવ દર્શાવે છે કે પારદર્શિતા સારી છે ત્યાં ઘણા બધા જોખમો છે જેની વ્યવસ્થા કરવાની જરૂર છે માપાંકિત કરવાની જરૂર છે તમારી સાથે કેટલાક ગ્રાહકો હોઈ શકે છે જેઓ ઉત્પાદનને તેના બીટા તબક્કે શેર કરી શકે છે તેના બીટા પર સોફ્ટવેર સ્ટેજ કે જે તમારા મુખ્ય ગ્રાહકો છે વિશેષાધિકાર ગ્રાહકો છે તમારે દરેક સાથે તે કરવાની જરૂર નથી પરંતુ માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ સમસ્યાઓ શેર કરીને ઘણો ફાયદો મેળવ્યો છે અને તેઓ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં લીડ યુઝર્સને સામેલ કરીને વધુ ઝડપથી શેર કરીને તેમના સોફ્ટવેરમાં ખામીઓ ઓળખવામાં સક્ષમ બની છે જ્યારે આપણે ઉદાહરણો જોઈએ છીએ ત્યારે અમારી પાસે આ મૂલ્ય સહ નિર્માણ પદ્ધતિ દ્વારા નવા આઈસ્ક્રીમ અને દહીંના સ્વાદ જેવા ઉદાહરણો છે ગ્રાહકોએ મૂલ્ય નિર્માણ પદ્ધતિમાં ભાગ લીધો ટી શર્ટની ડિઝાઇન રમકડાં અને શણગાર ઊંચી કિંમતના ક્રિસ્ટલ જ્વેલરી જ્વેલરી ડિઝાઇન જ્વેલર્સ એકલા કે જ્યાં બધા નવા ગ્રાહકો તદ્દન કલાત્મક હતા ત્યાં તેઓ જ્વેલરને નવી ડિઝાઇન બનાવવાની સલાહ આપે છે હવે ઘણા કિસ્સાઓમાં આ ડિઝાઇનો ગ્રાહકોની પરવાનગી સાથે અને કેટલીકવાર ગ્રાહક સાથે કેટલીક નફા ની વહેંચણીમાં આ ડિઝાઇન નો વૈશ્વિક સ્તરે ઉપયોગ થાય છે તેથી આ આખું ડોમેન જેને ક્રાઉડ સોર્સિંગ કહેવામાં આવે છે ગ્રાહકો અથવા તો ગ્રાહકો અને તેમના કર્મચારીઓ અથવા ગ્રાહકો અને તેમના મિત્રો વગેરે વચ્ચેની સ્પર્ધાઓ દ્વારા સ્ત્રોતનો વિચાર કહેવામાં આવે છે તેથી સ્પોર્ટ્સ શૂઝ ડિટર્જન્ટ માટે નવી ડિઝાઇન ની કંપનીઓ માં તમે જોશો કે તેમની ઘણી વેબસાઇટ્સમાં વિચારોના ક્રાઉડ સોર્સિંગ માટે સક્રિય વિસ્તારો છે પ્રોડક્ટના વિચારોમાં ગ્રાહકોની સંડોવણી માટે પ્રોડક્ટ ફરી થી ડિઝાઇન કરવા માટે અથવા તેમાં બદલાવ લાવવા માટે ગ્રાહકોની સંડોવણી કરવા માં આવે છે તેથી માઈક્રોસોફ્ટ અથવા લિનક્સ જેવી સોફ્ટવેર કંપનીઓ દ્વારા અથવા યુટ્યુબ વિકિપીડિયા અથવા ફેસબુક જેવી સેવાઓની રચના દ્વારા થયેલા પ્રચંડ લાભોની ચર્ચા કર્યા વિના આપણે સહ નિર્માણ પર ચર્ચાને સમાપ્ત કરી શકતા નથી વાસ્તવમાં આ ચોક્કસ સત્રમાં અથવા આ ચોક્કસ કોર્સના ઘણા સત્રમાં તમે યુટ્યુબ પર તેનો આનંદ માણો છો અને તમે જાહેર ચર્ચા માં ભાગ લો છો અને તમે તમારા અનુભવો અને ચિંતાઓ શેર કરો છો અને તેને લગતા પ્રશ્નો અને જવાબો તમારા દ્વારા આપવામાં આવશે આ કોર્સમાં ભાગ લેનારા સહકર્મીઓ સાથે આપણે જ્ઞાનના સહ નિર્માણની પ્રક્રિયામાં છીએ આ નવી દુનિયા છે જ્યાં હવે શિક્ષક કે મંચ પર કોઈ ઋષિ નથી અમે હવે ઉપદેશ આપી રહ્યા નથી અમે વાતચીત કરી રહ્યા છીએ અમે અમારા જ્ઞાન તમારી કુશળતા અને અનુભવ શેર કરી રહ્યા છીએ અને પ્રક્રિયામાં આવા દરેક સત્ર માટે આવનારો સમય આવનારા દિવસો માટે એક સમૃદ્ધ સત્ર હોઈ શકે છે આ જ્ઞાન પ્રવાહને કારણે ભાગીદારી દ્વારા આ જ્ઞાન સહ સર્જનને કારણે તેના વિશે વિચારો અને તમે આ નવા દાખલાની શક્તિને સમજી શકશો IIT કાનપુરમાં અમારા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યના ઝડપી ઉદાહરણો બતાવીને હું સમાપ્ત કરીશ વિદ્યાર્થીઓનું આ પ્રથમ જૂથ કે જેઓ નકામી સામગ્રી નો પુનઃઉપયોગ કરવા માટે ના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા તમે જોશો કે કેવી રીતે વિવિધ પ્રકારની નકામી સામગ્રીનો પુનઃઉપયોગ કરી શકાય છે અને ઉત્પાદનક્ષમ વિસ્તારમાં મૂકી શકાય છે આ ચોક્કસ જૂથે ઇલેક્ટ્રોનિક કચરા પર કામ કર્યું જે આધુનિક વિશ્વના સૌથી મુશ્કેલીકારક કચરાના પ્રકારોમાંનો એક છે અને હું આખી પ્રક્રિયા માંથી પસાર થઈ રહ્યો નથી કે તેઓએ તે કેવી રીતે કર્યું પરંતુ રસપ્રદ વિચાર એ છે કે આ વિદ્યાર્થીઓનું જૂથ તેઓએ બનાવ્યું જેમનો મુખ્ય સભ્ય વિવેક હતા અને તેઓએ એક સેવા બનાવી જે આર્થિક રીતે સૌથી નીચા સ્તરે છે એના માટે વધારા ની આવકનો સ્ત્રોત બની શકે અને તેઓ આ ઈલેક્ટ્રોનિક કચરો લઈ શકે છે જે તેઓ ભેગો કરે છે અને વિદ્યાર્થીઓનું આ જૂથ ખાસ કરીને વિવેક એવા સરળ મશીનો વિકસાવે છે કે જેના દ્વારા અમારા કાબલીવાલાના ગરીબ વિસ્તાર માં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડના ઈલેક્ટ્રોનિક કચરાના ભાગો અથવા દૂર કચરાપેટીમાં ઈલેક્ટ્રોનિક ઘટકોનો ઉપયોગ કરીને આ સુંદર ઘરેણાં વિકસાવી શકે છે આ ફ્રેમને જુઓ તે કંઈક એવો ખર્ચ થશે જેમ કે તેઓએ વિકસાવેલ મશીનો સાથે તેઓએ ગણતરી કરી કે કદાચ આના જેવી ફ્રેમ લગભગ 10 મિનિટમાં મશીનોના તે સરળ સેટ દ્વારા બનાવવામાં આવી શકે છે ઉત્પાદન ખર્ચ 15 રૂપિયા હશે અને તેઓએ બજાર સાથે તપાસ કરી તેને ઓછામાં ઓછા 150 રૂપિયામાં સરળતાથી ફરીથી વેચી શકાય છે તેથી આ સુંદર ઉત્પાદન ની પુનઃ સોંપણી બનાવીને સહ નિર્માણ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવેલ અદ્ભુત વિચારોનું ઉદાહરણ છે છેલ્લા બીજું એક નાનું ઉદાહરણ આ વિદ્યાર્થીઓના એક જૂથનો તાજેતરમાં ઉપયોગ કરે છે પિયુષ ત્યાં મારા વિદ્યાર્થીઓમાંનો એક હતો તેઓએ શહેરીકરણ અને ભારતમાં ઝડપી શહેરીકરણને કારણે ઉભી થયેલી ઘણી સમસ્યાઓ જેમ કે ગામડાઓ શહેરોથી દૂર અને દૂર જઈ રહ્યા છે તેના પર ધ્યાન આપ્યું મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થયો પરંતુ તેઓએ આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે શહેરોમાં તાજા ફળો ફૂલો શાકભાજી હરિયાળી અને બાગકામ માટે આડી સપાટીનો અભાવ છે અને તેઓએ ઊંચી ઇમારતો જોઈ તેની ઊભી સપાટીનો ઉપયોગ કરીને શહેરીઊભા બગીચા બનવી ત્યાં શાકભાજી ફૂલો અને સુંદર લીલા કવર ઉગાડવા માટે આ વિસ્તારને ઉપયોગ કરવા નું નક્કી કર્યું જે ઉત્પાદક તેમજ નાગરિકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે હવે આ કરવા માટે પિયુષે વાસ્તવમાં માળીઓ સાથે વાતચીત કરી અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને એક નવી સેવા બનાવી જે માળીઓની નવી પેઢી દ્વારા પૂરી પાડવામાં આવી શકે છે જેઓ તે યોગ્યતા ધરાવે છે અને તે આડી સપાટીઓ ઇમારતોની ઊંચી આડી સપાટીઓ ઉપર નકામી સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર બગીચા બનાવવાની તાલીમ આપી શકે જો તમે અહીં જોઈ શકો છો તેઓએ નાળિયેરની ભૂકીનો ઉપયોગ કર્યો છે તેઓએ નાળિયેર ના વૃક્ષની છાલમાંથી દોરેલી સામગ્રીનો ઉપયોગ કર્યો છે જે સામાન્ય રીતે થોડા સમય પછી ઝાડના પાયામાં નીચે પડે છે તેઓએ જાપાનીઝ હેંગિંગ ગાર્ડનની ડિઝાઇન અપનાવી ફેંકી દીધેલ વપરાયેલી શણની બોરીઓ અને આખી વસ્તુને હેંગિંગ ગાર્ડનમાં રૂપાંતરિત કરી અને સમજો કે આ અમારા કેમ્પસના રહેવાસીઓના સહ નિર્માણ સાથે કરવામાં આવ્યું જેઓ હવે શહેર માં ઉચ્ચ સ્તરીય સેવા પ્રદાતા બનશે જેઓ તમને માત્ર છોડ જ નહીં પરંતુ વાસ્તવમાં તમામ બાગકામ પૂરા પાડશે પરંતુ તમરો શોખ વિકસાવવા અને તમારી ઊંચી ઇમારતની ઊભી સપાટીને ઉત્પાદક વપરાશ માટે તમામ વસ્તુ ઓને લાગુ કરી તમે ફૂલો શાકભાજી ઉગાડતા બગીચામાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપશે ક્રાઉડ સોર્સિંગ ના વિચાર ની શક્તિ અને ગ્રાહક ના સહનિર્માણ સહયોગ થી સેવાની નવી શક્યતાઓ નવી સેવા સાહસિકતાનું સર્જન કરી અમે માનીએ છીએ કે આમાંથી કેટલાક માળીઓ આવતીકાલે કર્મચારીને બદલે ઉદ્યોગસાહસિક બનશે અને સમય જતાં આપણે સહ નિર્માણની શક્તિ અને વિચારના ક્રાઉડ સોર્સિંગ ના અમલીકરણ દ્વારા આવા ઘણા નવા વિચારોને વાસ્તવિકતા બનતા જોઈશું